MOV સૂચના પછી હવે આગળ આપણે MVI સૂચનાને અનુરૂપ સમય રેખાકૃતિ પર ધ્યાન આપીશું તેથી અગાઉની સૂચનાથી અલગ MOV એ સિંગલ બાઈટ હતી અને સૂચનાનું કદ 1 બાઈટ હતું તેથી જ્યારે તમે ઓપકોડ મેળવો ત્યારે તમને સંપૂર્ણ સૂચના મળે છે પરંતુ અહીં તે થશે નહીં કારણ કે હવે તે 2 બાઈટ મેળવવાનો પ્રયત્ન કરશે કારણ કે તે MVI A45h ના કોડ ને જોશે જો મેમરી લોકેશન A 0 0 0 હોય તો આ MVI A નો કોડ 3E હોય છે અને આગળનું મૂલ્ય 45 પણ ત્યાં હોવું જોઈએ તેથી આ 2 બાઇટ સૂચના છે જ્યાં પ્રથમ બાઇટ 3E છે બીજી બાઇટ 45 છે તેથી મેમરી માં સ્થાન A 0 0 0 ની કિંમત 3E હશે અને સ્થાન A 0 0 1 ની કિંમત 45 હશે તેથી પ્રથમ સાયકલ દરમિયાન સૂચના મેળવવા માટે આપણને મૂલ્ય 3E મળશે અને ડીકોડ તબક્કો સમજશે કે એક્યુમ્યુલેટરમાં કેટલાક તાત્કાલિક મૂલ્યને ખસેડવાની સૂચના છે તેથી પ્રોસેસર તે સમજશે અને મેમરીમાંથી તાત્કાલિક મૂલ્ય મેળવશે તેથી આ બીજી મેમરી એક્સેસ છે જેની જરૂર પડશે તેથી એકવાર મૂલ્ય 45 પ્રોસેસર પર આવે પછી તે એક્યુમ્યુલેટરમાં મૂકવામાં આવશે તેથી તે આંતરિક કામગીરી છે તેથી તે આના જેવા નિયંત્રણ સિગ્નલ સક્રિયકરણ ના ક્રમ દ્વારા કરવામાં આવે છે તેથી સૂચનાઓના પ્રથમ ભાગ માટે તે અગાઉના ભાગ જેવું જ છે એટલે કે તે opcode fetch છે તેથી ત્યાં વસ્તુ માત્ર એટલી જ છે કે હાયર ઓર્ડર એડ્રેસ બસ ને સમાન A0 લોઅર ઓર્ડર એડ્રેસ બસ પર 00 ALE સિગ્નલ T1 પર આપવામાં આવે છે અને તેથી મૂલ્ય 00 એડ્રેસ લેચ પર લૅચ થાય છે અને પછી આ રીડ બાર સિગ્નલ આપવામાં આવે છે તેથી મેમરી ડેટા બસ પર મૂલ્ય 3E મૂકશે તેથી 3E સૂચના રજિસ્ટરમાં આવે છે તેથી તે આ સમયે ડીકોડ થયેલ છે તેથી T4 સમયે સૂચના ડીકોડ કરવામાં આવે છે તો ડીકોડ પછી પ્રોસેસર તે સમજે છે અને તાત્કાલિક ઓપરેન્ડ મેળવે છે અને જેવું પ્રોસેસર આ પ્રોગ્રામ ને મેળવે છે કે તરત જ કાઉન્ટર મૂલ્યો આપમેળે અપડેટ થાય છે તેથી T4 પર પ્રોગ્રામ કાઉન્ટર મૂલ્ય પણ અપડેટ થાય છે તેથી પ્રોગ્રામ કાઉન્ટર હવે A001 ને સમાવે છે તેથી હવે તે બીજી સાયકલ પર જાય છે જે મેમરી રીડ સાયકલ તરીકે ઓળખાય છે અને અગાઉની સાયકલ ઓપકોડ ફેચ સાયકલ હતી આ સાયકલ ને મેમરી રીડ સાયકલ કહેવામાં આવે છે અને તેના ઓપરેશ વધુ કે ઓછા પ્રમાણમાં એક સમાન છે તેથી હાયર ઓર્ડર એડ્રેસ બસ માં હાયર ઓર્ડર એડ્રેસ બાઈટ હોય છે જે A 0 છે અને લોઅર ઓર્ડર એડ્રેસ બસ માં લોઅર ઓર્ડર એડ્રેસ બાઈટ હોય છે જે 0 1 હોય છે પછી ALE સિગ્નલ આપવામાં આવે છે અને આ રીડ બાર સિગ્નલ અહીં આપવામાં આવે છે પરિણામે પ્રોસેસર મેમરી સ્થાન A001 ની સામગ્રી સાથે પ્રતિસાદ આપશે અને તે મૂલ્ય 45 છે તેથી તે ડેટા બસ પર ઉપલબ્ધ છે તેથી આ મૂલ્ય પ્રોસેસર ની અંદર પહોંચશે અને એકવાર તે પ્રોસેસર ની અંદર હોય તો પછી ડીકોડર સૂચના તેને ડીકોડ કરે છે અને નિયંત્રણ તર્ક એવું સમજશે કે આ મૂલ્ય એક્યુમ્યુલેટર પર જવું જોઈએ અને તે અહીં કરવામાં આવે છે પરંતુ ક્યારેક તે દસ્તાવેજીકૃત નથી થતું તેથી ક્યારેક 45 પ્રોસેસર ની આંતરિક ડેટા બસ ની અંદર ઉપલબ્ધ હોય છે તેથી તેની એક્યુમ્યુલેટર રજિસ્ટર માં નકલ કરવામાં આવશે તેથી આ રીતે તે થાય છે અને આને કોઈ વધુ ડીકોડ ની જરૂર નથી હોતી તેથી જ આપણી પાસે અહીં બીજી કલોક સાયકલ નથી તેથી અહીં 3 T સ્ટેટ્સ પર્યાપ્ત છે તેથી opcode મેળવવા માટે આપણને 4 T સ્ટેટ્સ ની જરૂર હોય છે અને મેમરી રીડ ઑપરેશન માટે આપણને 3 T સ્ટેટ્સ ની જરૂર હોય છે તેથી આ રીતે સૂચનાઓની જટિલતાને આધારે તમને વધુ સંખ્યામાં T સ્ટેટ્સ ની જરૂર પડી શકે છે આ T1 T2 T3 અને T4 ને ઓપકોડ ફેચ સાયકલ કહેવાય છે અને તેને મશીન સાયકલ પણ કહેવાય છે તેવી જ રીતે આ મેમરી રીડ સાયકલ છે તો આને મશીન સાયકલ પણ કહેવાય છે આપણી પાસે આ કલોક સાયકલ છે જે મશીન સાયકલ તરીકે ઓળખાય છે આને મશીન સાયકલ કહેવાય છે અને ત્યાં ઘણા પ્રકારની મશીન સાયકલ હોઈ શકે છે જેમ કે ફેચ એ મશીન સાયકલ નો એક પ્રકાર છે પછી મેમરી રીડ એ પણ મશીન સાયકલ નો એક પ્રકાર છે પછી મેમરી રાઈટ એ પણ મશીન સાયકલ નો બીજો પ્રકાર છે પછી આ રીતે આપણી પાસે મશીન સાયકલ ના વિવિધ પ્રકાર હોઈ શકે છે પછી જ્યારે આપણે આ IO ઓપરેશન પર ધ્યાન આપીશું તો આપણે જોઈશું કે IO સાયકલ માં તેના જેવી વિવિધ પ્રકારની મશીન સાયકલ હોય છે હવે આપણે કેટલાક વધુ ઉદાહરણો જોઈશું જેમ કે વધુ જટિલ સૂચના LXI ને આપણે જોઈશું તો આ LXI AF045h છે તેથી તે લોડ એક્સટેન્ડેડ ઈમિડિએટ છે તેથી ધારો કે સૂચના મેમરી સ્થાન A000 હેક્સ પર સ્થિત છે તેથી અને LXI A નો આ કોડ તમે મેન્યુઅલ માંથી શોધી શકો છો જે 21 છે અને આ F045 એ 16 બીટ મૂલ્ય છે જે એ સરનામું આપે છે કે જ્યાંથી રજિસ્ટર લોડ કરવામાં આવશે તે લોડ એક્સટેન્ડેડ છે અને તે સીધું જ આપણને એ સરનામું આપે છે કે જ્યાંથી ડેટા લોડ થશે તો આ કેવી રીતે ચલાવવામાં આવશે તેથી આને અમુક ઓપકોડ ફેચ અને રીડ સાઇકલ દ્વારા એક્ઝિક્યુટ કરવામાં આવશે અને તેના જેવી રાઈટ સાઇકલ સાથે એક્ઝિક્યુટ કરવામાં આવશે તો અહીં શું કરવામાં આવે છે પ્રથમ ઓપકોડ ફેચ સાયકલ આપણને હાયર ઓર્ડર એડ્રેસ બસ પર A0 આપે છે અને 00 લોઅર ઓર્ડર એડ્રેસ બસ પર છે પછી ALE સિગ્નલ આપવામાં આવે છે અને RD લાઇન આપવામાં આવે છે તેથી તે ડેટા બસ પર મૂલ્ય 21 હેક્સ મેળવી રહ્યું છે 21 હેક્સ સૂચના રજિસ્ટર માં આવે છે અને સૂચના ડીકોડ સાયકલ T4 માં થાય છે અને એકવાર તે થઈ જાય પછી તે સમજે છે કે સંપૂર્ણ સૂચના મેળવવા માટે મને વધુ મેમરી સાયકલ ની જરૂર છે હવે PC ને A001 પર વધારો કરવામાં આવ્યો છે અને હાયર ઓર્ડર ના સરનામાં બિટ્સ A0 બદલાયા વિનાના રહે છે તો આ હાયર ઓર્ડર એડ્રેસ બસ ને A0 મળ્યો છે અને લોઅર ઓર્ડર એડ્રેસ બસ ને 01 મળ્યો છે અને ફરીથી ALE સિગ્નલ આપવામાં આવે છે અને પછી RD સિગ્નલ અહીં આપવામાં આવે છે તેથી પરિણામે મેમરી આ ડેટા બસ પર મૂલ્ય 45 હેક્સ મૂકે છે તેથી આ 45 હેક્સ પ્રોસેસર ની અંદર આવે છે અને પછી મારે બીજી બાઈટ લોડ કરવાની છે તેથી આ આ 02 છે તેથી જ્યારે પ્રોસેસર સૂચના મેળવે છે ત્યારે દર વખતે PC મૂલ્ય અપડેટ કરવામાં આવે છે તો આ પીસી મૂલ્ય અપડેટ થાય છે તેથી PC ની કિંમત 0 2 માં અપડેટ કરવામાં આવી છે તેથી આને ત્યાં PC મૂલ્ય મળી રહ્યું છે તેથી તે અહીં હેક્સ 02 મેળવી રહ્યું છે અને અહીં A 0 અને ALE સિગ્નલ ને મેમરી આપવામાં આવે છે અને RD સિગ્નલ આપવામાં આવે છે અને તે મેળવે છે કે મેમરી ડેટા બસ માં F0 મૂકશે અને આ સમગ્ર કામગીરી માટે આ રાઈટ બાર સિગ્નલ ઊંચો રાખવામાં આવે છે અને IOM લાઇન ઓછી રાખવામાં આવે છે તેથી તે મેમરી ઓપરેશન છે તો આ 3 મશીન સાયકલ છે જેની જરૂર છે તેથી ઓપકોડ ફેચ મેમરી રીડ ને અનુસરે છે અને બીજી મેમરી ને રીડ કરે છે તેથી આગળ આપણે આ MOV AM સૂચના પર ધ્યાન આપીશું અહીં મેમરી સ્થાનનું સરનામું HL રજિસ્ટર જોડીમાં ઉપલબ્ધ છે તેથી આ HL રજિસ્ટર જોડી નિર્દેશક તરીકે કાર્ય કરે છે જેમ કે અગાઉની સૂચના LXI H હતી તેથી આના પછી આ મૂલ્યો 45 હેક્સ અને F 0 હેક્સ ઉપલબ્ધ છે તેથી આ 2 મૂલ્યો HL રજિસ્ટર જોડીમાં લોડ કરવામાં આવશે હવે આ સૂચના MOV A M છે તો આ અહીં HL રજિસ્ટર મેમરી પોઈન્ટર તરીકે કામ કરે છે અને તે મૂલ્ય A રજીસ્ટર કરવા માટે લોડ થાય છે તો આ કેવી રીતે થશે તેથી પહેલા આ સૂચના મેળવવાની રહેશે તેથી તે એક ઓપકોડ ફેચ ઓપરેશન છે અને આ સૂચનાનો કોડ 7E છે અને જ્યારે સૂચના ડીકોડર પ્રોસેસર પર આવે છે ત્યારે સમજો કે મારે ફરીથી કયા સ્થાન પર મેમરી એક્સેસ કરવી પડશે કે જેનું સરનામું HL જોડીમાં છે તેથી સૂચનામાં બરાબર એ જ કરવામાં આવે છે તો ચાલો આપણે જોઈએ કે તે કેવી રીતે કાર્ય કરે છે તેથી તમે જોશો કે સૂચના અમલીકરણનો પ્રથમ ભાગ ઓપકોડ ફેચ સાયકલ જેવો જ છે તેથી તે A0 તરીકે હાયર ઓર્ડર એડ્રેસ બસ છે લોઅર ઓર્ડર બસ ને 00 મળ્યું છે પછી ALE આપવામાં આવે છે અને RD આપવામાં આવે છે તેથી 7E આ સૂચનાનો ઓપકોડ ડેટા બસ પર ઉપલબ્ધ છે તેથી તે T4 માં સૂચના ડીકોડર પર જાય છે અને સૂચના ડીકોડ કરવામાં આવે છે અને હવે પ્રોસેસર સમજે છે કે HL રજિસ્ટર જોડી સામગ્રીનો ઉપયોગ મેમરી સ્થાનના સરનામાં તરીકે થવો જોઈએ અને જ્યાંથી સામગ્રી એક્યુમ્યુલેટર પર આવવાની છે તેથી આ H રજિસ્ટર વેલ્યુ હાયર ઓર્ડર એડ્રેસ બસ પર મૂકવામાં આવે છે અને L રજિસ્ટર વેલ્યુ લોઅર ઓર્ડર એડ્રેસ બસ પર મૂકવામાં આવે છે અને ALE સિગ્નલ આપવામાં આવે છે પરિણામે મેમરી ની એડ્રેસ બસ માં HL રજિસ્ટર મૂલ્ય હશે અને હવે જ્યારે આ RD સિગ્નલ સક્રિય થાય છે ત્યારે મેમરી તે મેમરી સ્થાનની સામગ્રી આપશે જે HL જોડી દ્વારા નિર્દેશિત છે અને તે મેમરી સ્થાનની સામગ્રી અહીં ઉપલબ્ધ થશે અને તે આવ્યા પછી તે તરત જ રજિસ્ટર માં લોડ કરવામાં આવશે તેથી એ જ વસ્તુ મેળવે છે કે opcode fetch 4 સાયકલ લેશે અને આ મેમરી રીડ ઓપરેશન 3 સાયકલ લેશે તો આ રીતે આ MOV AM સૂચનાનો અમલ કરવામાં આવશે આ MOV MA છે એટલે કે આ એક્યુમ્યુલેટરની સામગ્રી મેમરી સ્થાન પર જવી જોઈએ જેનું સરનામું HL જોડી દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું છે તેથી હવે આપણે opcode મેળવવાની કામગીરી મેળવી લીધી છે તેથી ઓપકોડ ફેચ સાયકલ કે જ્યાં મેમરી માંથી સામગ્રી પ્રોસેસર માં આવશે અને આ પછી મેમરી રાઈટ ઑપરેશન કરવામાં આવશે જ્યાં એક્યુમ્યુલેટર રજિસ્ટરની સામગ્રી મેમરી સ્થાન પર લખવામાં આવશે જે HL જોડી દ્વારા નિર્દેશિત કરવામાં આવશે તેથી આ MOV MA સૂચના માટે કોડ 77 છે તેથી આ ટાઇમિંગ ડાયાગ્રામ કંઈક આના જેવો દેખાશે તેથી આ A0 છે તેથી A0 એ હાયર ઓર્ડર એડ્રેસ બસ સામગ્રી A0 છે અને લોઅર ઓર્ડર એડ્રેસ 00 છે આ મૂલ્ય 77 હોવું જોઈએ કારણ કે મેમરી A000 સ્થાનની સામગ્રીને ડેટા બસ પર મૂકશે અને તે 77 છે તેથી એકવાર 77 પ્રોસેસર પર આવે પછી પ્રોસેસર સમજશે કે તે MOV MA સૂચના છે તેથી આ રીતે સમય સાયકલ T 4 કલોક સાયકલ હોય છે તેથી તે સમજશે કે તે એક MOV MA સૂચના છે હવે તેને HL દ્વારા નિર્દેશિત મેમરી સ્થાન પર એક્યુમ્યુલેટર સામગ્રી મૂકવી પડશે તો તે કેવી રીતે કરવું ફરીથી અહીં તે જ વસ્તુ છે કે જ્યાં આ H રજિસ્ટર સામગ્રીને હાયર ઓર્ડર એડ્રેસ બસ પર મૂકવામાં આવે છે અને L રજિસ્ટર સામગ્રીને લોઅર ઓર્ડર એડ્રેસ બસ પર મૂકવામાં આવે છે અને આ ALE સિગ્નલ સક્રિય થાય છે તેથી એડ્રેસ લેચ પર લૅચ થાય છે અને તે પછી પ્રોસેસર રજિસ્ટર ની સામગ્રીને ડેટા બસ પર મૂકશે અને યોગ્ય સંકેત આપશે તેથી આ RD સિગ્નલ અહીં ઓછું છે તેથી તે મેમરી લખવાની ક્રિયા છે તેથી કાઉન્ટર મેમરી ને આ સરનામાનો ભાગ ડેટા ભાગ અને WRITE સિગ્નલ મળશે તો પરિણામે મૂલ્યને મેમરી પર લખવામાં આવશે તો તમે મેમરી રીડ સાઇકલ અને રાઇટ સાઇકલ જોઈ છે અને અહીં તફાવત એ છે કે RD સિગ્નલ નીચા જતા WR સિગ્નલ નીચા જશે તેથી તે MOV M અલ્પવિરામ A માટે ટાઇમિંગ ડાયાગ્રામ છે તેથી આ રીતે જો તમે દરેક સૂચના માટે પ્રોસેસર મેન્યુઅલ માં જુઓ તો તે ટાઇમિંગ ડાયાગ્રામ દર્શાવે છે તેથી તે કહે છે કે પ્રોસેસર દ્વારા પૃથક સૂચનાઓ કેવી રીતે ચલાવવામાં આવે છે તેથી ચોક્કસ નિયંત્રણ સંકેતો કે જે સક્રિય થવા જઈ રહ્યા છે કે જે બહારથી દેખાય છે તે કેવી રીતે સક્રિય કરવામાં આવ્યા હતા અને આ મૂલ્યો શું છે તેથી તેને સૂચનાઓના ટાઈમિંગ ડાયાગ્રામ માંથી જોઈ શકાય છે આગળ આપણે અન્ય એક ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ રજૂ કરીશું જેનો ઉપયોગ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ્સ માં થાય છે અથવા તે બાબત માટે તે કોઈપણ પ્રોગ્રામ અમલીકરણનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હોય છે જે ઉચ્ચ સ્તરનો હોઈ શકે છે અને તે કદાચ એસેમ્બલી સ્તરનો પણ હોઈ શકે છે પરંતુ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે શા માટે તે ખૂબ મહત્વનું છે તેથી આપણે જોઈશું કે તે ધીમું છે સ્ટેક એ અસ્થાયી માહિતીના સંગ્રહ માટે પ્રોગ્રામ દ્વારા ઓળખાયેલ મેમરી નો વિસ્તાર છે તેથી આ એક લાસ્ટ ઈન ફર્સ્ટ આઉટ માળખું છે તેથી અહીં શું થાય છે કે તમે ઘણી વખત કહી શકો છો કે જ્યારે હું પ્રોગ્રામ લખી રહ્યો હોઉં ત્યારે જો આ પ્રોગ્રામ નો મુખ્ય ભાગ હોય તો આપણે કોઈપણ ભાષામાં કદાચ તે એસેમ્બલી લેવલ માં હોય કે કદાચ તે કોઈ ઉચ્ચ સ્તરની ભાષામાં હોય અથવા ગમે તે હોય પરંતુ આપણે કેટલીક પ્રક્રિયાઓ અલગથી લખીએ છીએ અથવા કેટલીકવાર તેને સબરૂટિન કહેવાય છે અને ક્યારેક ફંક્શન્સ હોય છે તેથી કદાચ આ બિંદુએ હું આ પ્રક્રિયાને કૉલ કરું છું અને અહીં મતલબ એ છે કે પ્રક્રિયાનો આ ભાગ ગણતરી કરશે અને એકવાર ગણતરી પર થઈ જાય પછી કન્ટ્રોલ તે પ્રોગ્રામ ની આગલી સૂચના પર પાછા જશે કે જ્યાંથી આ બોલાવવામાં આવ્યું હતું તેથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ લક્ષણ છે પરંતુ તમે આ વસ્તુને કેવી રીતે અમલમાં મૂકશો તેથી જ્યારે કોમ્પ્યુટર અથવા પ્રોસેસર કોડ ને એક્ઝિક્યુટ કરી રહ્યા હતા ત્યારે તે તેને ક્રમમાં કરી રહ્યા હતા તેથી PC વેલ્યુ ફક્ત ક્રમિક રીતે વધતી જતી હતી પરંતુ જ્યારે આને આના પર જમ્પ કરવું પડે ત્યારે આ બિંદુ સરળ છે જેમ કે હું આ સ્થાનની કિંમત સાથે પ્રોગ્રામ કાઉન્ટર લોડ કરી શકું છું જેમ કે આ એક સંપૂર્ણ મેમરી હોય અને આ એક પાર્ટ મેમરી હોય તેથી મુખ્ય પ્રોગ્રામ અહીં લોડ કરવામાં આવ્યો છે અને કહો કે તે આ ભાગમાં છે તેથી આ પ્રક્રિયા લોડ કરવામાં આવી છે તેથી અહીંથી અહીં જવું એ કોઈ સમસ્યા નથી કારણ કે હું ફક્ત આ સરનામાંની કિંમત સાથે પ્રોગ્રામ કાઉન્ટર લોડ કરી શકું છું તેથી હવે પછી અહીંથી સૂચનાનો અમલ કરો પરંતુ પાછા જવા માટે હું અહીંથી તે સ્થાને કેવી રીતે પાછો જઈશ કે જ્યાંથી તેને બોલાવવામાં આવ્યું હતું તેથી તે હેતુ માટે મારે તે બિંદુને યાદ રાખવાની જરૂર હોય છે કે જ્યાં આ પ્રોગ્રામ બોલાવવામાં આવ્યો હતો તેથી તે આ સ્ટેક દ્વારા કરવામાં આવે છે તેથી આ પેટા પ્રોગ્રામ અમલીકરણ અથવા પ્રક્રિયાગત અમલીકરણ કોઈપણ પ્રોગ્રામિંગ ભાષા માટે એક મહત્વપૂર્ણ કામગીરી બનશે અને પછી સ્ટેક ની જરૂર પડશે તેથી સ્ટેક સામાન્ય રીતે મેમરી માં પાછળની તરફ વધે છે તો તેનો અર્થ શું છે કે જો આ મેમરી હોય તો આપણે તેના એક ભાગને સ્ટેક તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી જો આ મેમરી હોય તો આ સ્ટેક નું બોટમ છે અને સ્ટેક આ બિંદુથી શરૂ થાય છે તેથી આ સરનામાંને કહો કે કદાચ તે 2000 હેક્સ છે આ હવે 2000 હેક્સ હોઈ શકે છે કારણ કે તમે સ્ટેક માં વધુ એક વધુ ઘટક મૂકી રહ્યા છો તેથી આ સ્ટેક ઉપરની દિશામાં વધશે તેથી કહો કે આગામી 2000 એ 1FFF હશે તેથી તે રીતે તે ઘટતું જશે તેથી સ્ટેક નું કદ સામાન્ય રીતે લોઅર ઓર્ડર તરફ પાછળની તરફ વધશે તે બીજી રીતે વૃદ્ધિ પામી પણ શકે અથવા ન પણ વધી શકે તેથી મોટાભાગના પ્રોસેસર માટે તે આ ચર્ચામાં કરવામાં આવે છે પરંતુ તે ફરજિયાત નથી તેથી પ્રોગ્રામર સ્ટેક ના તળિયાને વ્યાખ્યાયિત કરે છે અને સ્ટેક ને એડ્રેસ રેન્જ માં ઘટાડીને મોટો થાય છે તેથી આ સરનામાં મૂલ્યો ઘટશે કારણ કે તેમાં વધુ અને વધુ તત્વ મૂકવામાં આવશે હવે આ સ્ટેક કેવી રીતે ઉપયોગી થઈ શકે છે તે આપણે જોઈશું તેથી અહીં આપેલ છે કે સ્ટેક મેમરી માં પાછળની તરફ વધે છે તેથી અન્ય વપરાશકર્તાઓને પ્રોગ્રામ થી દૂર રાખવા માટે મેમરી ના અંતે સ્ટેક ના તળિયે મૂકવાનો રિવાજ છે તેથી કહો કે 8085 માં શું થાય છે કે આપણે જાણીએ છીએ કે સરનામાની કુલ જગ્યા એ સરનામાની શ્રેણી 0000 થી FFFF હેક્સ છે હવે જો હું ધારી લઉં કે ભૌતિક મેમરી ચિપ્સ દ્વારા કબજે કરેલી સમગ્ર મેમરી સ્પેસ છે તો તે એવું નથી કે વાસ્તવિક મેમરી સિસ્ટમ 64 k કરતા ઓછી છે આપણે એવું ધારીએ છીએ કે મેમરી સિસ્ટમ કે જે પ્રોસેસર સાથે સંકલિત કરવામાં આવી છે તેમાં 64 k જગ્યા સંપૂર્ણપણે ઉપલબ્ધ છે તેથી તમામ જગ્યાઓ માન્ય છે તેથી એડ્રેસ ની જગ્યામાં કોઈ અંતર નથી પછી તે કિસ્સામાં આપણે શું કરવું જોઈએ કે આપણે આ સ્ટેક પોઈન્ટર ને એડ્રેસ રેન્જ માં સૌથી છેલ્લા એડ્રેસ સાથે શરૂ કરવું જોઈએ તેથી જો ત્યાં બધું હોય તો તે FFFF હેક્સ હશે જો છેલ્લી મેમરી ચિપ FFFF હેક્સ સુધી ન જતી હોય અને ઉદાહરણ તરીકે કહો કે જો તે 6000 હોય તો તે કિસ્સામાં સ્ટેક પોઇન્ટર સામાન્ય રીતે 6000 પર શરૂ થાય છે તેથી તે જશે અને તે આ રીતે કરવામાં આવશે તેથી ત્યાં એક ખાસ રજીસ્ટર હોય છે જેને સ્ટેક પોઇન્ટર કહેવામાં આવે છે અને જેનો ઉપયોગ આ સ્ટેક ઓપરેશન માટે થાય છે તેથી જો સૂચના LXI SP FFFF હેક્સ હોય તો આ સૂચનાને લોડ કરશે અને જો તે મૂલ્ય FFFF હેક્સ હોય તો સ્ટેક પોઇન્ટર ને લોડ કરશે અને પછી તે બિંદુથી આગળ આપણે PUSH અને POP જેવી કેટલીક સૂચનાઓનો ઉપયોગ કરી શકીએ છીએ હવે 8085 માં 2 સૂચનાઓ છે જેના દ્વારા તમે સ્ટેક પર કેટલીક કિંમતો સાચવી શકો છો અથવા તમે સ્ટેક માંથી કેટલીક કિંમતો પુનઃપ્રાપ્ત કરી શકો છો તેથી PUSH નો અર્થ એ છે કે આપણે વેલ્યુ ને સ્ટેક પર સ્ટોર કરી રહ્યા છીએ અને POP નો અર્થ એ છે કે આપણે સ્ટેક માંથી મૂલ્ય મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી તેઓ ફક્ત રજિસ્ટર જોડી સાથે કામ કરે છે તેથી તે એવું હોય છે અને જો તમે PUSH ઑપરેશન કરો તો તમે POP એક જ રજિસ્ટરને PUSH કરી શકતા નથી તેથી તમે એમ કહી શકતા નથી કે માત્ર B રજિસ્ટર્ડ ને જ PUSH કરો તેથી તમારે BC જોડીને PUSH કરવું પડશે અને તમારે DE જોડીને અને HL જોડીને PUSH કરવું પડશે અને એક્યુમ્યુલેટર માટે એક્યુમ્યુલેટર અને સ્ટેટસ રજિસ્ટર જોડીને PUSH કરવું પડશે તેથી આ રીતે આ PUSH B સૂચના અમલમાં આવે છે તેથી પહેલા સ્ટેક પોઈન્ટર ઘટશે અને રજીસ્ટર B ની સામગ્રીને SP દ્વારા નિર્દેશિત 2 મેમરી લોકેશન માં મૂકવામાં આવશે અને પછી B રજીસ્ટર વેલ્યુ સ્ટેક માં સેવ થશે તેથી કહો કે જો વર્તમાન સ્ટેક આના જેવું હોય તો આ સ્ટેક નું તળિયું હતું અને સ્ટેક પોઇન્ટર અહીં નિર્દેશ કરતું હતું અને જો મને આ PUSH B સૂચના મળી હોય તો આ B રજિસ્ટર સામગ્રી અહીં આવશે અને આ સ્ટેક પોઇન્ટર ઘટશે તેથી સ્ટેક પોઇન્ટર હવે પહેલાના સ્થાન પર નિર્દેશ કરશે તેવી જ રીતે આપણને આ મળ્યું છે એટલે કે આપણને આ POP D સૂચના મળી છે તેથી તે રજિસ્ટર D પર સ્ટેક પોઈન્ટર દ્વારા નિર્દેશિત મેમરી સ્થાનની સામગ્રીની નકલ કરશે તેથી તે ત્યાં હશે હવે તે સિવાય આપણે સ્ટેક પર આ કામગીરી કઈ શૈલીમાં કરવામાં આવે છે તે સમજવું પડશે તેથી PUSH દરમ્યાન સ્ટેક ઘટાડો અને સ્ટોર શૈલીમાં કાર્ય કરે છે પહેલા સ્ટેક પોઈન્ટર વેલ્યુ માં ઘટાડો થશે અને પછી વેલ્યુ ને સ્ટેક પર સ્ટોર કરવામાં આવશે તેથી શરૂઆતમાં સ્ટેક માં કંઈ નથી તેથી સ્ટેક પોઇન્ટર FFFF હેક્સ છે તેથી મૂલ્યમાં ઘટાડો થશે અને તે FFFE બનશે અને પછી મૂલ્ય સંગ્રહિત થશે એ જ રીતે POP ઑપરેશન પર સ્ટેક ઇન્ક્રીમેન્ટ સ્ટાઇલ કરતાં મૂલ્યનો ઉપયોગ કરશે એટલે કે માહિતી સ્ટેક ની ટોચ પરથી પુનઃપ્રાપ્ત કરવામાં આવશે અને પછી પોઇન્ટર ને વધારવામાં આવશે તેથી તે આગલા સ્થાન પર જાય છે અને સ્ટેક પોઇન્ટર હંમેશા સ્ટેક ની ટોચ તરફ નિર્દેશ કરે છે તેથી તે રીતે PUSH POP બંને કાર્ય કરે છે તેથી તેઓ સ્ટેપ ની ટોચ પરથી છે તેથી તે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ સ્ટ્રક્ચર નો ઉપયોગ કરે છે તેથી જે ક્રમમાં PUSH અને POP ચલાવવામાં આવે છે તે એકબીજાની વિરુદ્ધ હોવા જોઈએ અન્યથા પુનઃપ્રાપ્ત મૂલ્યો સમાન રહેશે નહીં અહીંની જેમ જો તમે PUSH B PUSH D જેવું કર્યું હોય તો અંતે જો તમે ઇચ્છો કે આ D વેલ્યુ આ સમયે જે કંઈપણ હતું તે આ કોડ ને એક્ઝિક્યુટ કર્યા પછી આપણે પાછું મેળવવું જોઈએ તો D મૂલ્ય સંશોધિત થઈ શકે છે તેથી જો તમે મૂળ D મૂલ્ય પાછું મેળવવા માંગતા હોવ કે જે આપણે અહીં PUSH કર્યું છે તો મારે POP D કરવું જોઈએ તેથી સ્ટેક ની ઉપરની કિંમત D રજીસ્ટર માં જશે અને પછી આપણી પાસે આ POP B હોઈ શકે છે તેથી આ મૂલ્ય POP D B રજિસ્ટર માં સંગ્રહિત થશે અને જો તમે ઓર્ડર બદલો છો તેથી જો તમે અહીં POP B કરો છો તો શું થશે D રજિસ્ટર ની સામગ્રી D રજિસ્ટર પર જવાને બદલે B રજિસ્ટર માં આવશે તેથી તે રીતે આ ઓર્ડર ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તમે એક ક્રમમાં PUSH કરો છો અને પુનઃપ્રાપ્ત કરતી વખતે તમે મૂળ માહિતી પાછી મેળવવા માટે બીજા ક્રમમાં પુનઃપ્રાપ્ત કરો છો હવે તે ઉપરાંત બીજી રજીસ્ટર જોડી છે જેને PSW કહેવાય છે તેથી આ એક્યુમ્યુલેટર અને ફ્લેગ રજીસ્ટર ની બનેલી રજીસ્ટર જોડી છે તેથી 2 રજિસ્ટર એક્યુમ્યુલેટર અને ફ્લેગ રજિસ્ટર તેઓ આ PSW રજિસ્ટર બનાવે છે તમે આ PSW ને સ્ટેક પર PUSH કરી શકો છો અને ગમે તે ઑપરેશન કરી શકો છો અને પછી તેને અન્ય રજિસ્ટર જોડીની જેમ જ POP કરી શકો છો અને આ PSW અન્ય રજિસ્ટર જોડી તરીકે કાર્ય કરશે તેથી ફ્લેગ નું એક્યુમ્યુલેટર અને રજિસ્ટર સ્ટેટસ તેઓ સાચવવામાં આવશે તેથી જો તમે PUSH PSW કરી રહ્યા હોવ અને જો તમે POP POP PSW કરવા માંગતા હોવ તો તે મૂલ્યો સ્ટેક ની ટોચ પરથી લેવામાં આવશે અને A અને PSW રજિસ્ટર સ્ટેટસ રજિસ્ટર માં લોડ કરવામાં આવશે હવે જ્યારે આપણે સબરૂટિન અમલમાં મૂકવા જઈ રહ્યા હોઈએ ત્યારે આ સ્ટેક્સ ઉપયોગી હોય છે તેથી સબરૂટિન એ ઉચ્ચ સ્તરીય ભાષાઓનો એક ભાગ અથવા પ્રક્રિયા છે જે ઘણીવાર પ્રક્રિયાઓ અથવા કાર્ય તરીકે ઓળખાય છે તેથી તે સૂચનાઓનો સમૂહ છે જે પ્રોગ્રામ ના વિવિધ સ્થળોએ પુનરાવર્તિત થશે તેથી તેને ઘણી વખત લખવાને બદલે આપણે તેને એકવાર લખીએ છીએ અને પછી તેને વિવિધ સ્થળોએથી બોલાવવામાં આવે છે તેથી તે આના જેવું હોય છે તેથી હું એક પ્રોગ્રામ લખી રહ્યો છું અને તે પ્રોગ્રામ માં આપણને કહેવામાં આવ્યું છે કે ઘણી જગ્યાએ હું આ નાના રૂટિન નો ઉપયોગ કરવા માંગુ છું ઉદાહરણ તરીકે જો હું પ્રોગ્રામ માં વિવિધ સ્થળોએ સંખ્યાઓના વર્ગમૂળની ગણતરી કરવા માંગુ તો દરેક જગ્યાએ તે વર્ગમૂળ રુટિન નું પુનરાવર્તન કરવાને બદલે આપણે શું કરીએ છીએ કે આપણે એક અલગ વર્ગમૂળ વત્તા સબરૂટિન લખીશું અને જ્યાં પણ મારે વર્ગમૂળની ગણતરી કરવાની જરૂર હોય ત્યાં હું આ રૂટિન ને કૉલ છું એવી જ રીતે કહો કે ફરીથી આ સમયે તે જરૂરી છે તેથી ફરીથી હું આ રૂટિન ને કૉલ કરું છું તેથી તે તેમને એક્ઝીક્યુટ કરશે તેથી આ રીતે દરેક બિંદુએ હું આ રૂટિન નો ઉપયોગ કરવા માંગુ છું તેથી હું ફક્ત તેને કૉલ કરી શકું છું તેથી તે રીતે તે જગ્યા બચાવશે કારણ કે હું કોડ વારંવાર લખતો નથી તેથી તે રીતે તે સરનામાંની જગ્યા બચાવશે તેથી ત્યાં પ્રોગ્રામ નું કદ હવે ઓછું થશે તેથી એસેમ્બલી ભાષામાં આ સબરૂટિન કોડ ગમે ત્યાં અસ્તિત્વમાં હોઈ શકે છે જો કે તે વધુ સારું હોય છે કે આપણે મુખ્ય પ્રોગ્રામ ના અંતે સબરૂટિન મૂકીએ તેથી પ્રથમ તમે મુખ્ય પ્રોગ્રામ મૂકો અને પછી આપણે પૃથક સબરૂટિન લખીશું તો તે પ્રમાણભૂત પ્રથા છે પરંતુ આદર્શ રીતે જોઈએ તો પ્રોગ્રામ માં કોઈપણ જગ્યાએ સબરૂટિન મૂકવામાં કંઈ ખોટું નથી